છેલ્લે વર્ગમાં આપણે એન્જિનિયરિંગ ફ્રેક્ચર મિકેનિક્સના અભ્યાસક્રમ વિશેની ચર્ચા કરી હતી એ પછીસામગ્રીની તાકતના મુદ્દાને યાદ કર્યું હતું આ મુદ્દા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો આ મુદ્દામાં જે પણ શીખ્યા છીએ તે આગળ ખૂબ જ ઉપયોગી છે પરંતુ તમારી પાસે આ મુદ્દાનું જ્ઞાન મર્યાદિત છે અને જ્યારે તમે સામગ્રીની લાક્ષણિકતાઓને દર્શાવવા માંગતા હોય ત્યારે જે પણ પરીક્ષણ થાય છે એ સૌથી સરળ પરીક્ષણમાંની એક છે જે તણાવ પરીક્ષણ તરીકે ઓળખાય છે આપણે તણાવ પરીક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તમારી પાસે ઈલાસ્ટીક ક્ષેત્ર છે એ પછી પ્લાસ્ટિકનો મોટો વિસ્તાર છે પછી સામગ્રી નિષ્ફળ જાય છે પરંતુ એકવાર લોકો તેમની ડિઝાઇનના ભાગોમાં ફેરબદલી કરે છે જેમ કે લોકોમોટિવ એ નિષ્ફળ થવાનું શરૂ કર્યું હતું લોકોને લાગ્યું કે સામગ્રીને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે એક સરળ ટેન્શન પરીક્ષણ એ પૂરતું નથી એમાં કંઈક વધારે કરવાની જરૂર છે આનાથી એક નવા પરીક્ષણને ડિઝાઇન કરવા માટેની પ્રેરણા મળી હતી જેને નબળાઈની પરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે અને આપણે એ પણ જોયું કે ફોકસને કેવી રીતે શોધવાનું હતું નમુના પર પુનરાવર્તિત લોડિંગ લાગુ કરવામાં આવ્યું અને પરીક્ષણ એ માત્ર ચક્રની સંખ્યાને માપવા સુધી જ મર્યાદિત હતું અને પરીક્ષણનો નમુનો એ છેલ્લે નિષ્ફળ જાય છે તમે વચ્ચેની કોઈપણ અન્ય માહિતીની નોંધ કરશો નહીં તે એક સરળ ટેન્શન પરીક્ષણમાંથી કરેલો સુધારો છે સેવાની સ્થિતિમાં પુનરાવર્તિત લોડિંગ કર્યું છે તમે પુનરાવર્તિત લોડિંગનું અનુકરણ કરવામાં સક્ષમ રહો છો અને નમુનો તૂટી જાય ત્યાં સુધી પરીક્ષણ પણ કરી શકો છો તમે ખુબ જ મોટો ડેટાને એકત્રિત કરો છો અને આ ડેટાને પ્રક્રિયા કરવા માટે એક સરસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યુ છે તમારી પાસે લાગુ કરેલુ પરીક્ષણ અને એની નિષ્ફળતાનાં ચક્રની સંખ્યાનો લોગ લોગ આલેખના તણાવ તરીકે હોય છે આમ જોયે તો x અક્ષ અને y અક્ષ નો આલેખ બનાવવા માટે નો માર્ગ શું હોવો જોઈએ તે સરળ નથી અને તમે અહીંયા જે જુઓ છો એ રીતે તમારી પાસે ડેટાનો પ્રસાર કરે છે આ સારી રીતે કરવામાં આવેલ પ્રયોગનો સંકેત છે આ પ્રયોગમાં સામાન્ય રીતે તમારી પાસે ડેટા માટેનો પ્રસાર હોય છે અને તમે આ આલેખનું ચિત્ર બનાવવા માટે તમારો સમય નીકળો છો તમારી પાસે જે પણ ડેટા હોય છે એમાંથી થોડોક અર્થ કાઢવાની જરૂર છે તમે જાણો છો એ રીતે જો તમે તણાવ તેમજ તાણના મુદ્દા પર તમારી નજર નાખો છો તો તે ભાર વિસ્તરણના વળાંકથી શરૂ થાય છે પછી ભાર વિસ્તરણના વળાંક તરીકે આલેખ કરવાને બદલે જો તમે તેને તણાવ ના બદલે તાણ તરીકે આલેખ કરો છો તો આપેલી સામગ્રી માટે તમારી પાસે માત્ર એક આલેખ છે જો તમે એન્જિનિયરિંગમાં કોઈપણ વસ્તુના વિકાસ માટે જુઓ છો તો તમે ડેટા એકત્રિત કરવું એ એક તેનું પાસું છે ડેટા ની જાણ કરવી અને ડેટામાંથી કંઇક અર્થ શોધવાનો પ્રયાસ કરવો એ પણ ઘણું મોટું કામ છે નબળાઈની પરીક્ષણના કિસ્સામાં તેઓએ ચક્રની સંખ્યામાં લોગ લોગ આલેખ તરીકે બનાવવાનું નક્કી કર્યું છે એ પાસે y અક્ષ તરીકે છે ગમે તેમ રીતે વૈકલ્પિક તણાવના કંપનવિસ્તારએ અંતિમ સમય એ તાણયુક્ત તાકત દ્વારા વિભાજિત થાય છે તમે અહીંયા જે શોધવા માંગો છો જેમાં તમે આના જેવી જ રેખાને દોરવાની સ્થિતિમાં છો જે આપેલ વૈકલ્પિક તણાવ એસ માટે ઓછામાં ઓછું અને એટલું જ જીવન એન અહિયાં આપેલો છે અને તમારી પાસે ડિઝાઇનના દૃષ્ટિકોણથી સહનશક્તિની મર્યાદા તરીકે ઓળખાતું એને અનુકૂળ પરિમાણ મળે છે તમે જે શોધવા માંગો છોતેમાં જો તમે નમુનાનો વજન કરો છોતો માત્ર સહનશક્તિની મર્યાદા સુધી તે તેની એક છાપ મૂકી દે છે તમારી પાસે કોઈપણ સમસ્યા વિના અનંત જીવન તરીકે હોય છે ડિઝાઇનના દૃષ્ટિકોણથી તે ખૂબ અનુકૂળ પરિમાણ તરીકે હોય છે તેને આધુનિક સંશોધન કહેવાય છે કોઈપણ સામગ્રી માટે સહનશક્તિની મર્યાદા જેવું કંઈ જ નથી દરેક સામગ્રીની પર્યાપ્ત સંખ્યા માટેના ચક્ર નિષ્ફળ જાય છે તમારે અહિયાં એક વધુ પાસાની પ્રશંસા કરવી પડે છે જ્યારે તમને આ સહનશક્તિની મર્યાદા મળી ગઈ હોય છે જેના માટે તમારે નબળાઈની પરીક્ષણ કરવી પડે છે ત્યાં એક પ્રયોગમૂલક સંબંધને શોધવા માટે ના પ્રયાસો પણ કર્યા છે જેમાં ટેન્શન પરીક્ષણનો સમાવેશ થાય છે અને તમે અહીંયા જે શોધો છો તે છે આ સ્ટીલની લાકડી માટે સહનશક્તિના મર્યાદા માટે છેલ્લે તણાવયુક્ત તાકતને 0 5 ગણી તરીકે આપવામાં આવી છે અહિયાં તમે જે શોધો છો તે અનંત જીવન માટેના બંધારણની ડિઝાઇન કરવા માટે એસ એનના વળાંકનો વિકાસ પ્રચલિત થયો હતો તે એક પ્રકારનો સુધારો છે ટેન્શન પરીક્ષણમાંથી વાસ્તવિક સેવાની સ્થિતિમાં શું થાય છે તેનું અનુકરણ કરવા માટે સ્નાતક થયા છો પણ સંપૂર્ણપણે તો નહીં ઓછામાં ઓછા બંધારણ પર વૈકલ્પિક ભારનાં અનુકરણ કરવાની ખૂબ જ નજીક છો કેમ કે જ્યારે તમે નબળાઈની પરીક્ષણ કરો છો ત્યારે તમે સાઇનસૉઇડલના લોડિંગ માટે જાઓ છો જો તમે ખરેખર સેવાની વાસ્તવિક સ્થિતિ પર જાઓ છો તો ત્યાં ચલના કંપનવિસ્તારમાં લોડિંગ થાય છે જે ફુરીઅર શ્રેણીનો ઉપયોગ કરી શકે છે તમે તેને સિનુસોઇડલ લોડિંગની શ્રેણી તરીકે રૂપાંતર કરી શકો છો ત્યાં આના માર્ગો છે નબળાઈ એ પોતે જ એક વિશાળ વિષય છે અહિયાં ચક્ર ની સંખ્યા કેવી રીતે ગણાય છે તમારે કઈ રીતે આગળ વધવું છે વગેરે જેવી વસ્તુ થાય છે પરંતુ અહીંયા મહત્ત્વનું પાસું એ છે કે તમે વૈકલ્પિક ભારના પાસાને લાવીને તમારી ડિઝાઇન પદ્ધતિમાં સુધારો કરી શકો છો ચોક્કસપણે આ અભિગમ અમુક અંશે તિરાડની વૃદ્ધિને કારણે નિષ્ફળતાઓને આગળ વધાવે છે આપણે પહેલાથી જ જોયું છે કે પરીક્ષણ કેવી રીતે કરવામાં આવી હતી પરીક્ષણ માત્ર એક ચક્રની સંખ્યાને નોંધ કરવા માટે કરવામાં આવી હતી તિરાડ વૃદ્ધિ પર દેખરેખ રાખવા અથવા બાકીના જીવનની આગાહી કરવાની કોઈપણ જોગવાઈઓ ન હતી આને આપણે ફ્રેક્ચર મિકેનિક્સના દૃષ્ટિકોણથી જોઈએ છીએ હવે આપણે જાણીએ છીએ કે તિરાડ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તે વધતી જાય છે વૃદ્ધિને યોગ્ય રીતે સમજવાની જરૂર છે તમે કહો છો કે તમારે તિરાડ વૃદ્ધિને લગતા ડેટા શોધવો પડે છે તો ટેન્શન પરીક્ષણને ધ્યાનમાં લેતા નબળાઈમાં સુધારો થતો હોય છે દેખીતી રીતે નુકશાન સહનશીલતાના અભિગમને અસરકારક બનાવવા માટે વ્યક્તિએ વધુ વ્યાપક પરીક્ષણ કરવાની જરૂર છે જે તિરાડ વૃદ્ધિના વર્તન પર માહિતી આપે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય છે જેના વગર તમે નુકસાનને સહન કરવાનો અભિગમ કરી શકશો નહીં આ અનુમાન કરો કે જો આપણે ફ્રેકચર મિકેનિક્સનો અભ્યાસ કરવો હોય તો આપણે એક નવું પરીક્ષણ કરવું પડે છે પરંપરાગત ડિઝાઇન પદ્ધતિઓ માટેની સમીક્ષા આપણે આમાં આગળ વધીએ તે પહેલાં ચાલો આપણે પરંપરાગત ડિઝાઇન માં શું કરી રહ્યા છીએ તેના વિશે જોઈએ પરંપરાગત ડિઝાઇનના અભિગમના આધાર સાથે કરવામાં આવે છે અહિયાં સામગ્રી એ કોઈપણ પ્રકારના સામગ્રીની ખામીઓ અથવા ખામીઓ વગરના ઈલાસ્ટીક સાતત્ય તરીકે કાર્ય કરે છે આમાં તમે આ રીતે આગળ વધી શકો છો કેમ કે જો તમે મિકેનિક્સ માટે વાંચો છો તો પણ આપણે કઠોર શરીરના મિકેનિક્સથી પ્રારંભ કરીએ છીએ પછીતમે વિકૃત નક્કર પદાર્થોમાં સારું જ્ઞાન મેળવો છો જ્યારે તમે વિકૃત નક્કર પદાર્થો પર આગળ વધો છો ત્યારે તમે એમાં શું કરવાના છો તમે બિન રેખીય ને સ્વીકારતા નથી તમે વિકૃતને નાના ભાગ તરીકે આગળ વધારો છો અને તે રેખીય તરીકે પણ વધે છે આ જીવનમાં તમને આગળ વધુ સરળ બનાવે છે સમાન વેઇન ઉપર જ્યારે તમે સામગ્રીના વર્તનનું મોડેલિંગ શરૂ કર્યું છે ત્યારે તે અનુકૂળ થાય છે તે અનુકૂળતાની વગર આગળ વધે છે એ વસ્તુને તમે ધ્યાનમાં રાખો કે તે એક પ્રકાર નું ઈલાસ્ટીક સાતત્ય છે અને તમારી પાસે ડિઝાઇન અભિગમને લગતું બીજું શું છે તમારી પાસે એક અભિગમ છે જે તાકત પર આધારિત ડિઝાઇન માટે છે ત્યાં અન્ય એક અભિગમ છે જે શીરા પર આધારિત ડિઝાઇન માટે છે તાકત પર આધારિત ડિઝાઇન માટે તમે શું કરો છો તમે પ્રતિકુળ વિભાગને નક્કી કરશો અને એના માટે એવી સામગ્રીને પસંદ કરશો કે જેના બંધારણના કોઈપણ બિંદુ પરના તણાવ માટેની સામગ્રીના ઊપજ તણાવને ક્યારેય સ્પર્શ નથી કરતુ કેમકે આપણે પહેલેથી જ તે જોયું છે કે પરમપરાગત ડિઝાઇન અભિગમના કિસ્સામાં ઊપજને નિષ્ફળતા તરીકે ગણવામાં આવી હતી અને ત્યાં મેં એ પણ ઉલ્લેખ કર્યો છે કે મોટાભાગના મિકેનિકલ અને એરોસ્પેસના ઘટકો ઈલાસ્ટીકની મર્યાદા જે પણ છે તેનાથી નીચેની બાજુ સારી સેવા આપે છે આ એક સારો પ્રારંભિક બિંદુ છે જેમાં તમે તમારા તણાવને મર્યાદિત કરી શકો છો જેમ કે તે ઊપજના તણાવ કરતાં નીચે જાય છે અને પરમપરાગત ડિઝાઇન અભિગમના અન્ય મહત્વપૂર્ણ પાસાઓમાં એક આ પણ છે કે તમે પ્રારંભ કરવા માટે ઊપજની તાકતની સાથે કામ કરતા નથી તમે સલામતીના પરિબળ તરીકે ઓળખાતા પરિબળને પણ એમાં લાવો છો કેમ કે સેવાના ભારની ગણતરીમાં ભૂલો પણ હોઈ શકે છે ત્યાં વધારે ભાર હોઈ શકે છે સામગ્રીની ખામીઓ પણ હોઈ શકે છે આ તમામ પ્રકારના પાસાઓની કાળજી લેવા માટે અહિયાં તમે સલામતીના પરિબળના મુદ્દાને લાવો છો તમે ઘણી ડિઝાઇનઓમાં એવું પણ જોયું છેકે તે 2 થી 10 સુધીની શ્રેણીમાં હોય છે આનો ઉપયોગ હંમેશા મહત્તમ તણાવને મંજુરી મળવા માટે નક્કી કરવામાં આવે છે સેવાનો ભારએ સામગ્રીના ગુણધર્મો તેમજ ઉત્પાદન પદ્ધતિઓના અયોગ્ય મોડેલિંગની કાળજી લેવા માટે થાય છે અને જો તમે ખરેખર આની પાછળ જુઓ તો તમે એ જાણો જ છો કે જો તમારી પાસે એક કેબલ રોપવે ગાડી પણ છે જ્યાં તમારી સેવાની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હોય છે અને એની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે ત્યાં પવનના ઝાપટાના સંપર્કમાં હોય છે અને અહિયાં તમારી પાસે 10 નંબરના ઓર્ડરવાળું સલામતીનું પરિબળ છે બીજી બાજુ જો તમે એમ્બેસેડર કારમાં આવો છો તો આ 4 નંબર ની સલામતી વાળા પરિબળ સાથે કામ કરતું હતું બીજી તરફ જો તમે મારુતિકાર ને જુઓ તો તેમાં ખૂબ જ પાતળી મેટલની શીટ છે અને એમાં ઇંધણની જરૂર પડે છે વપરાશમાં ઘટાડો થાય છે તેમાં તે મૃત વજન ઘટાડવા માંગે છે તે સલામતીના પરિબળને પણ નીચે લાવે છે જ્યારે તમે સલામતીના પરિબળને નીચે લાવો છો ત્યારે તમારું વિશ્લેષણ વધુ ને વધુ ચોક્કસ થઈ જાય છે તમારી પાસે વિશ્લેષણ માટેના ખર્ચ અને તેમાંથી તમને જે લાભ મેળવવાના છે તેના વચ્ચેનો વેપાર હોવો જોઈએ આમ જોયે તો એરોસ્પેસના બંધારણમાં જો તમે વિશ્લેષણ કરશો તો ફાયદો વધારે છે પરમપરાગત રોજિંદી પ્રવૃત્તિઓ માટે તમારી પાસે એક ફૂલપ્રૂફ ડિઝાઇન પદ્ધતિ છે જે આપણને અંતિમ પ્રતિકુળ વિભાગ માટે યોગ્ય મૂલ્યો આપે જેના કારણે ત્યાં એક વિગતવાર વિશ્લેષણ અને એક સરળ પ્રક્રિયાઓ વચ્ચે વેપાર થાય છે અહિયાં આ એક ડિઝાઇન અભિગમ છે જેને તમે શું તાકતના આધારે ડિઝાઇન કરો છો આગળ તમે ફરજીયાતપણે પ્રતિકુળ વિભાગ ને નક્કી કરો છો જો તમને પ્રતિકુળ વિભાગ મળી જાય તો તમે અમુક પ્રતિબંધને કારણે એમાં કોઈ બદલાવ નથી કરી શકતા ઉચ્ચા તણાવનો સામનો કરવા માટે તમે વધુ સારી સામગ્રીને પસંદ કરી શકો છો અન્ય ડિઝાઇન ના અભિગમ માટે તમારી પાસે જડતાને આધારિત ડિઝાઇન છે તમે જાણો છો એ રીતેઆમાંના ઘણા મિકેનિકલ અને એરોસ્પેસના ઘટકોનું સંતોષકારક પ્રદર્શન એ વિચલન અથવા વિરૂપતા પર આધાર રાખે છે એમાં ગમે તે વસ્તુ આવે છે તમે વિચલન પરના મૂલ્યોને મર્યાદિત કરી શકો છો એના કારણે આપેલ ડિઝાઇન અભિગમ માટે ભૂમિતિ એ શું છે અથવા તો પ્રતિકુળ વિભાગ એ શું છે તેના વિશે શોધવાનું છે આમ જુઓ તો જ્યારે તમારી પાસે શાફ્ટની ડિઝાઇન હોય છે ત્યારે લોકો હળવા સ્ટીલનો ઉપયોગ કરે છે અને એ વસ્તુ ત્યાં ખરેખર વિચલનની મદદથી નક્કી કરવામાં આવે છે જો તમે તાકતની ગણતરી પ્રમાણે જોશો તો તમારી પાસે એક શાફ્ટ હશે જે ખૂબ જ નાના પરિમાણ પર આધારિત હશે આમ તોવિચલનના દૃષ્ટિકોણથી જોઈએ તો તે મોટા પ્રકારના વિચલનનો અનુભવ કરી શકે છે વિચલન એ પ્રતિકુળ વિભાગના કદને મર્યાદિત કરે છે હવે પ્રતિકુળ વિભાગના મોટા કદ માટે આગળ જઈશું શાફ્ટની ડિઝાઇન એ ખરેખર વિચલન દ્વારા જ નક્કી કરવામાં આવે છે અને તમે તમારી જાતે પણ શોધી શકો છો શાફ્ટ માટે ઓછા તાકતવાળી સામગ્રીનો ઉપયોગ કરી શકો છો બીજી બાજુ તમારી પાસે સ્પ્રિંગ પણ છે સ્પ્રિંગ એ ખૂબ જ ઉચ્ચ તાકતવાળા સામગ્રીથી બનેલું છે આમ તો તમારી પાસે સંકોચન સ્પ્રિંગ અને ટેન્શન સ્પ્રિંગ પણ છે વાસ્તવિક રીતેતણાવયુક્ત ભારએ ખુબ અનુભવી પ્રકાર નું રહ્યું છે તમે તેને શીયર માટે ડિઝાઇન કરી શકો છો તમારે જાણવું પડે છે કે તમે ડિઝાઇનનો અભ્યાશ્ક્ર્મ કર્યો છે કે નહી તમે વિવિધ એપ્લિકેશનો માટે વિવિધ સામગ્રીનો ઉપયોગ કરો છો શાફ્ટ એ ફક્ત હળવા સ્ટીલના બનેલા હોય છે જ્યારે તમારી પાસે સ્પ્રિંગ હોય ત્યારે તે હમેંશા ઉચ્ચ તાકતવાળા સ્ટીલથી બનેલું હોય છે અહીંયાજ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે આપણી પાસે સબંધિત ગતિશીલતાના ભાગો હોય છે એ સમયે વિચલન અથવા વિરૂપતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેમકે તમારે નજીકના સહનશીલતાના સ્તરને જાળવવું પડે છે અને સામાન્ય રીતે જડતાના આધારે ડિઝાઇન કરવી પડે છે અહિયાં ફરીથી એ વસ્તુ પર વિચાર કરવામાં આવે છે કે ડિઝાઇન માટેના આ તમામ અભિગમ એ સામગ્રીની સામગ્રી ખામીઓના અને ઈલાસ્ટીક સાતત્યના આધાર સાથે કરવામાં આવે છે તે સંપૂર્ણપણે રીતે સુવિધાઓની બહાર આવેલું છે એમાં બીજું કોઈ કારણ નથી જો ત્યાં આપણી પાસે વધુ સારું ગાણિતિક મોડેલ અને સરળ અભિગમ હોય તો તમારી પાસે ખામી હોય ત્યારે શું થાય છે એનો પણ તેમાં સમાવિષ્ટ કરી શકાય છે અનુકૂળતાના પ્રમાણે પ્રારંભિક ડિઝાઇન અભિગમના માધ્યમને ઈલાસ્ટીક સાતત્ય તરીકે ધ્યાનમાં લેવાનું મર્યાદિત હતું આ એક સારી રીતે કામ કર્યું છે એવું કેહવાય છે તમે આના આધારે કોઈપણ પ્રકારનું એન્જિનિયરિંગ કરી શકો છો પરંતુ હવે શું પરિસ્થિતિ થાય છે અહિયાં તમારે આધુનિક માળખાના વાતાવરણને સંચાલન તાપમાન આક્રમક વાતાવરણ અને લોડિંગના પ્રકારો વગેરે જેવા વધુ જટિલ પ્રકારે જોવાનું છે હવે તમે લોકોને અવકાશમાં જતા અને પૃથ્વી પર પાછા ફરતા પણ જોવો છો ત્યાં લોકોને પૃથ્વીના અવરોધમાંથી પણ પસાર થવું પડે છે અને ત્યાં ખૂબજ ઊંચુ તાપમાન વિકસિત થાય છે તે લગભગ 1600 ડિગ્રી સેન્ટીગ્રેડનો જેટલું હોય છે તમે અગાઉ ક્યારેય આ પ્રકારની સંચાલન સ્થિતિનું સપનું નહિ વિચાર્યું હોય અને તમારી પાસે ક્રાયોજેનિકક્રાયોજેનિક એન્જિન છે તમારી પાસે પરમપરાગત ડિઝાઇન અભિગમના શરૂઆતમાં જે વિચાર્યું છે એનાથી ઘણી અલગ પ્રકારની માંગણીઓ કરી છે આગળ વધારે શું કરો છો તમારી પાસે ઑપ્ટિમાઇઝેશન માટેની જરૂરિયાતો પણ છે આવા પ્રકારના ઑપ્ટિમાઇઝેશનની આવશ્યકતાઓના કારણે માળખાના વજનમાં ઘટાડો થાય છે જેના બદલે ઉન્નત સંચાલનને તણાવના સ્તર તરફ લઈ જાય છે હવે આપણે આગળના માળખાને બનાવવા માટે જે સામગ્રી લીધી છે તેમાંથી આપણે શક્ય હોય એટલું વધારે એમાંથી લેવા માંગીએ છીએ તમે વેપાર કરવા માંગો છો ત્યાં આપણે ઑપ્ટિમાઇઝ માળખાને મેળવવા માંગીએ છીએ તેનો અર્થ એ પણ છે કે અહિયાં વધારે વિશ્લેષણ કરવું પડે છે જ્યારે વધારે વિશ્લેષણ કરીએ છીએ ત્યારે વાસ્તવિકતાની ખુબજ નજીક જવું પડે છે આમ જોઈએ તો જો તમે સામગ્રી ખામીઓ અથવા જન્મજાત ખામીઓની હાજરીને અવગણો છો તો ત્યાં તે ચોક્કસપણે અદભૂત નિષ્ફળતાઓ તરફ જાય છે જો એન્જિનિયરિંગ માળખાની સફળ ડિઝાઇન મેળવવા માંગતા હોય તો ઘણી બધી વસ્તુઓની લાંબાગાળે જરૂર પડે છે તેમાં નિષ્ફળતાઓ અને અધોગતિની રચનાની વિવિધ પદ્ધતિઓને સમજવાની જરૂર પડે છે આ વસ્તુ પરમપરાગત ડિઝાઇનમાં ક્યારેય સમજાઈ ન હતી ફક્ત આધુનિક ડિઝાઇનમાં આવા પ્રકારની અધોગતિની રચનાઓ આવેલી છે આ મૂળભૂત રીતે નુકશાન સહનશીલતાના અભિગમ માટેનો તફાવત આપે છે તમારે અધોગતિની રચનાને સમજવાની જરૂર છે અને તેમાં શું થાય છે એ પણ સમજવાની જરૂર હોય છે સેવાના ભારના કારણે તિરાડની વૃદ્ધિ કાટના કારણે સમસ્યાઓ અને સામગ્રીના બરડ થવાની ખાસ સમસ્યાઓ વગેરે જેવી સમસ્યાઓ થાય છે આનું મહત્વનું કારણ હાઇડ્રોજનનું ભંગાણ છે અને તમે જાણો છો એ રીતે ઇંધણ કોષ ની અંદર એક મુખ્ય ખામી હોય છે એ ખામી હાઇડ્રોજનને ફસાવાના કારણે માળખું એ બરડ બની જાય છે અને તમારી પાસે આ દિવસો માટે પરમાણુ શક્તિ હોય છે આ જ મુખ્ય સમસ્યા છે પ્રકાશના કારણે નુકસાન થાય છે આ બધી અધોગતિ પ્રકારની રચના છે જ્યાં સુધી તમે અધોગતિની રચનાને સમજશો નહીં ત્યાં સુધી તમે આ રચનાની સામે પૂરતું માર્જિન પ્રદાન કરી શકશો નહીં જેમ તમે જાણો છો એ રીતે ડિઝાઇનના તબક્કામાં તેનો સમાવેશ કરી શકો છો વિચાર તો એવો જ છે કે આધુનિક ડિઝાઇનમાં અધોગતિની રચનાના મુદ્દાને સંબોધવા પડશે આપણે ખરેખર ફ્રેક્ચર મિકેનિક્સના મુદ્દાને લઈએ એ પહેલાં ચાલો પહેલા આપણે અદ્ભુત નિષ્ફળતાઓને જોઈએ અદ્ભુત નિષ્ફળતા ની સુચિ આને શા માટે અદ્ભુત નિષ્ફળતા કહેવામાં આવે છે અહિયાં આપણે મુખ્ય નિષ્ફળતાઓ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ જેને એન્જિનિયરિંગના સમુદાયની પાછળ બેસવા અને હાલની ડિઝાઇન પ્રક્રિયાઓને સૂચિબદ્ધ તરીકે રાખવા તેનું મૂલ્યાંકન કરવા પ્રેરણા આપે છે તેઓ ખૂબ જ મહત્વપૂર્ણ નિષ્ફળતા તરીકે હતી તે એક પ્રખ્યાત નિષ્ફળતાના બોસ્ટનના ગોળના રસની ટાંકીની નિષ્ફળતા તરીકે હતી આ વસ્તુ 1919 માં થઈ હતી આ લગભગ 70 વર્ષના સમય ગાળા દરમ્યાનમાં આવેલી નિષ્ફળતામાંથી 4 પ્રકારની નિષ્ફળતાઓની સુચિ આપવા જઈ રહ્યો છું બોસ્ટનના ગોળના રસની ટાંકીની નિષ્ફળતાનું મહત્વ શું હતું અને તમે બધા જાણો છો એ રીતે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તમે શેરડીના કારખાનાઓ રસ્તામાં પસાર થાય છે તો ત્યારે તમને ગોળના રસ સુગંધ પણ આવે છે તે સુગંધ માટે ગોળના રસનો ઉપયોગ નથી થતો બરાબરને અને અમુક નિષ્ફળતા એ અદ્ભુત પ્રકાર ની હોય છે કારણ કે લોકો તેની અપક્રિતી ને કારણે વર્ષો સુધી યાદ રાખે છે ગોળના રસની ટાંકીની નિષ્ફળતાની સમસ્યા એ બોસ્ટનના ભાગોમાં એક લાક્ષણિક સુગંધ છોડી દીધી હતી જે દુર્ઘટના પછી કેટલાક દાયકાઓ સુધી યાદ રહી હતી જો લોકો આવી ઘટનાને ભૂલી જવા માંગતા ન હોય તો પણ સુગંધ તેમને યાદ કરાવિ દેશે આ વસ્તુ એમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે એમાં તમારે તપાસ કરવી પડશે કે એમાં શું થયું હતું આ કેવી રીતે બન્યું એન્જિનિયરિંગના સમુદાયને નવા ડિઝાઇન અભિગમ માટે વિચારવા અને તેનો વિકાસ કરવા માટે બન્યું હતું બીજી પ્રખ્યાત નિષ્ફળતા એ લિબર્ટી જહાજ માટેની નિષ્ફળતા હતી જે 1942 થી 1946 ની વચ્ચેની થઈ હતી વિશ્વયુદ્ધ 2 માટેની આકસ્મિકતા ના કારણે જહાજોના ઝડપી ઉત્પાદન પર દબાણ મૂક્યું હતું જે ઓલ વેલ્ડેડ ડિઝાઇન તરફ દોરી જાય છે તેના પહેલાં લોકો પાસે રિવેટેડ ડિઝાઇનથી બનેલા જહાજો હતા તે સમયે જહાજની બનાવટ કરવામાં થોડો સમય લાગતો હતો જયારે આ વહાણ વેલ્ડેડ ડિઝાઇન પર સ્વિચ કરે છે ત્યારે ઝડપથી જહાજો બનાવી શકાય છે તેની આકરી કિંમતો પણ ચૂકવી હતી એમાં શું થયું જહાજ નિષ્ફળ ગયા ફ્રેકચર ઉપર સંપૂર્ણપણે કોઈ નિયંત્રણ ન હતું આપણે આ દરેક આપત્તિ ને એક પછી એક વિસ્તારમાં જોઈશું અહિયાં આપણી પાસે ટૂંકો સારાંશ છે આપણે આમાંના કેટલીક નિષ્ફળતાઓ વિશે વિગતવાર જોઈશું હવે બીજી આપત્તિ વિશે જોઈશું તેનું નામ કોમેટ આપત્તિ છે આ આપત્તિ 1954 માં થઈ હતી કોમેટનું મહત્વ એ છે કે તે પ્રથમ વખત વાણીજ્યક વાયુ વિમાનની સેવામાં મૂકવામાં આવ્યું હતું ત્યાં સુધી તે બધા માત્ર એક પ્રોપેલર વિમાન હતા કેમકે તે એક પ્રકારનું વાયુ વિમાન છે લિટમસ પરીક્ષણ માટે ઘણી નવી ડિઝાઇન મૂકવામાં આવી હતી આપણે આગળ જોઈશું કે એની સમસ્યાઓ શું હતી અને તેના માટેનું નિદાન અને નિરાકરણ કેવી રીતે આવ્યું હતું 1988 માં અલોહાઅલોહા એરલાઇન્સ બોઇંગ ફ્યુઝલેજ નિષ્ફળતા થઈ હતી આ ખરેખર કાટના કારણે માળખાને ઝડપી વિકાસ માટે ખોલ્યું હતું લોકોએ તેમની ડિઝાઇનમાં કાટને સંપૂર્ણ રીતે અવગણ્યો હતો આપણે એક પછી એક નિષ્ફળતાની તરફ આગળ વધીશું બોસ્ટન ગોળના રસની નિષ્ફળતામાં શું થયું હતું તેના વિશે આગળ જોઈશું બોસ્ટન ગોળના રસની નિષ્ફળતા પર ચર્ચા જે બન્યું છે તે કોઈ ચેતવણી વગરનું હતું તેનું એ મુખ્ય પાસું છે ટેન્શન પરીક્ષણ વિશે જોયુ હતું હવે તમે હળવા સ્ટીલનું નમુના અથવા નરમ નમુના ને લ્યો અને તેને ખેંચો તમે હંમેશા નોંધ્યું છે કે તમારી પાસે તેમાં એક ગાદી છે જો તે નિષ્ફળ જાય એ પહેલાં તે વ્યાપક પ્લાસ્ટિકની વિરૂપતામાંથી પસાર થાય છે તમે સામાન્યરીતે રીતે સાર કાઢો છો કે જ્યારે આપણે નરમ સામગ્રીમાંથી માળખા બનાવીએ છીએ ત્યારે તે નિષ્ફળ થાય છે એ નિષ્ફળ થાય એ પહેલાં તમને એક પ્રકારની ચેતવણી આપશે ગોળના રસની આપત્તિના કિસ્સામાં શું થયું હતું કોઈ ચેતવણી વગર જાન્યુઆરી 1919 માં બોસ્ટન ઉપર ગોળના રસ એ ઉછળ્યો અને ભયાનક પૂર ના રૂપ માં એને આખા શહેરના વિશાળ વિસ્તારને તબાહ કર્યો હતો તમે જાણો છો એ રીતે તમે કલ્પના કરી શકો છો કે સુનામી આવે છે ત્યારે સમુદ્રનું પાણી દેશ આખા ને ઘેરી લે છે હવે આપણે આવા ઘણી આપત્તિ વિશે સાંભળીએ છીએ એમાં જ્વાળામુખીનો પણ સમાવેશ થાય છે જે શહેરોને સંપૂર્ણ રીતે ડુબાડી દે છે આ બધી આપત્તિ થઈ ગઈ છે જેમાં શું થયું છે તે કહેવા માટે કોઈ રહ્યું નથી પરંતુ બોસ્ટન ગોળના રસની નિષ્ફળતા એ એક ખૂબ જ અસામાન્ય છે તમે શહેરને અસર કરતા ગોળના રસના પૂરને જોશો તમારી પાસે 2 3 મિલિયન ગેલન બોસ્ટન ગોળના રસની ટાંકી હતી જે નિષ્ફળતાના સમયે માત્ર 3 વર્ષની હતી તમે જાણો છો કે સામાન્ય રીતે જ્યારે પણ તમે કોઈ માળખાને ડિઝાઇન કરો છો ત્યારે તમે એવું ઇચ્છો છો કે તે 50 થી 60 વર્ષ સુધી ચાલે અને તમે માત્ર 3 વર્ષમાં જ નિષ્ફળતાની કોઈ અપેક્ષા રાખતા નથી આ ટાંકી એ ખૂબ જ વિશાળ હતી તે 50 ફીટ ઊંચી અને 90 ફીટ વ્યાસ ધરાવતી હતી અ માત્ર તમને એક કદ અને એક મુદ્દો આપે છે કે આ કેવા પ્રકારની એક વિનાશ આવી હતી અને આ એના આંકડા છે જેનું આ દ્રશ્ય બોસ્ટન પુસ્તકાલય માંથી મળ્યું છે ખરેખર આ નિષ્ફળતા એ કેવી રીતે થઈ તે જુઓ ટાંકી એ ગાજવીજની સાથે તૂટી પડી હતી લગભગ 14000 ટન ગોળના રસના કારણે વિનાશ થયું હતું ગોળના રસ એ 40 થી 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી હતી તેને સાફ કરવાનું પણ સહેલું ન હતું આને સાફ કરવામાં છ મહિના લાગ્યા હતા એટલું જ નહીં સફાઈ કર્યા પછી એમાંથી કોઈ સુગંધ ન આવે તો લોકો આ બોસ્ટનની ગોળના રસની દુર્ઘટનાને ભૂલી ગયા હશે એવું લાગે છે જોવાની વાત એ હતી કે વર્ષોથી એમાં દુર્ગંધ આવતી હતી આમ જોઈએ તો ગોળના રસ એ ખરેખર 30 વર્ષ સુધી જમીનમાંથી બહાર નીકળવાનું ચાલુ રાખ્યું હતું અને ફૂટપાથ ઉપર તિરાડ પડતી રહી હતી જો તમે આ વાત ભૂલી જવા માંગતા હોય તો પણ તમે આ ભૂલી શકતા નથી આ ગંધ વર્ષો સુધી આવતી રહી બોસ્ટનનું આ વિશિષ્ટ વાતાવરણ અને વિનાશ કેવી હતી તેનું આ બીજું ચિત્ર બતાવે છે જે બોસ્ટનના લોકોને પુસ્તકાલયમાંથી મળી આવ્યું છે હવે જાણીએ કે એમાં શું થયું હતું પ્રથમ વાત એ છે કે ટાંકીએ 15 મિલીમીટર જાડા સ્ટીલની પ્લેટોથી બનેલી હતી તે ખૂબ જ જાડુ હતું 15 મિલીમીટર જાડાઈ એ ખૂબ મોટી કહેવાય છે વ્યક્તિએ ખરેખર સમજવું જોઈએ કે આ ખૂબ જ જાડી પ્લેટથી બનેલું છે તો આની શા માટે ચિંતા કરવી જોઈએ હવે શું થશે વિસ્ફોટના પહેલા ટાંકીના માલિકે તેના ઉપર બ્રાઉન રંગ કર્યો હતો એવું પણ જોવામાં આવ્યું છે જ્યારે તમે નિષ્ફળતાનું વિશ્લેષણ કરો છો ત્યારે એ સમયે લોકો એ જાણવા માંગે છે કે આ કેવા પ્રકારની ભૂલો હોય શકે છે ગોળના રસનો રંગ કેવો છે ગોળના રસનો રંગ બ્રાઉન છે એ વસ્તુ જાણ્યા વગર ટાંકીના માલિકે તેને બ્રાઉન રંગનો રંગ કરી નાખ્યો આના કારણે જો તેમાં તડ હોય તો પણ એ શોધવાનું ખૂબ મુશ્કેલ થઈ જાય ટાંકીમાં તડ છે અને ટાંકી ખુબ જ વિશાળ છે તમે તડ જોઈ શકતા નથી કદાજ રંગમાં વિપરીત હોય તો અલગ વાત હોત આમ તોતમારી પાસે આધુનિક ડિઝાઇનમાં વિરામના પહેલાં તડ તરીકે ઓળખવામાં આવતી વસ્તુ છે બધા જ પરમાણુ ઉર્જા સ્થાપનામાં આ ફરજિયાત છે ગરમી એક્સ્ચેન્જર ટ્યુબને એલ બી બી માપદંડમાંથી પસાર થવું પડે છે હું ફરજીયાત કહેવા માંગુ છું કે બોસ્ટન ગોળના રસની નિષ્ફળતાના કિસ્સામાં ટાંકીમાં તડ થઈ જાય છે કે નહી તેને જોવા માટે કોઈ બીજો રસ્તો ન હતો તે એક પ્રકારનો સંકેત છે તેમાં મજબૂતાઈની જરૂર હતી અથવા તો ગોળના રસને દૂર કરવાની જરૂરી છે જેના કારણે તમે દબાણના નિર્માણને નીચે લાવી શકો છો વગેરે જેવું કઇંક કરી શકો છો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત છે તમે તમારા ઈન્ડેન રાંધણ ગેસને વાપરો છો આમ તો તે વાસ્તવમાં ગંધહીન છે પણ લોકોએ તેમાં ગંધ ને ઉમેર્યું છે જેના કારણે જો ગેસ લીક થાય તો તમે તેને ગંધ દ્વારા ઓળખી શકો છો અને કોઈ પણ આગળના પગલાં લેવા માટે વધો છો ત્યારે તમે તરત બારીઓ ખોલો છો લાઇટ ચાલુ નથી કરતા જો તમે એવી પરિસ્થિતિથી સજાગ હોય તો ઘણા સુધારાત્મક પગલા લઈ શકો છો તમામ પરમાણુ ઉર્જા સ્થાપનામાં એલ બી બી માપદંડ ખૂબ જ મહત્વપૂર્ણ છે એમાં શું થાય છે નિષ્ફળતાની તપાસ કરનારને જાણવા મળ્યું કેતેમાં સંભવિત કારણથી અચાનક તાપમાનમાં ફેરફાર થયો હતો કેમ કે આગળના દિવસે તાપમાન માઈનસ 17 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું અને ઘટનાના દિવસે તે 4 5 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું ત્યાં થર્મલ આંચકો પણ આવ્યો હતો થર્મલ આંચકો એ અવક્ષેપિત થયો હવે તેઓએ શું તારણ કાઢ્યું કે પરમપરાગત ડિઝાઇનમાં જે કંઈપણ સમજી શકતા નથી તે બધી જ વસ્તુ ત્યાં સલામતીના પરિબળ તરીકે મૂકાય છે આ 1920 માં થયું હતું તે દિવસોમાં લોકોએ અંતે તારણ કાઢ્યું હતું કે ગોળના રસના વિસ્તરણથી સર્જાતા દબાણનો સામનો કરવા માટે ડિઝાઇન એ અપૂરતી હતી અને તેને ઉપયોગમાં લીધા પછી તેને સલામતીના પરિબળ તરીકે ઓછું માનવામાં આવતું હતું આ ખૂબ જ ખોટી માન્યતા છે કેમકે તેનો ઉપયોગ સલામતીના પરિબળ તરીકે લેવા માટે બનાવામાં આવ્યુ હતું તેઓ નિર્ણય પર આવ્યા એમાં તે નિષ્ફળ થઈ ગયા એમાં કંઈક ખોટું થયું છે સલામતીના પરિબળ તરીકે તેને વધારીએ આ સમસ્યાનો હલ નથી કેમકે તમે સમસ્યાના મૂળ કારણને જોતા નથી તે એક પ્રકારનું ડિઝાઇનના અભિગમમાં કોસ્મેટિક ફેરફાર છે લિબર્ટી જહાજના નિષ્ફળતા પર ચર્ચા લોકોએ લિબર્ટી જહાજો બનવા પોતાની આંગળીઓને બાળી નાખી છે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 5000 થી વધુ લિબર્ટી જહાજોનું અને T 2 ટાંકીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું આ એક મહત્વપૂર્ણ વાત છે કે આપણને જહાજોના નિર્માણનો ઇતિહાસ જોવા મળ્યો છે ઘણી મોટી સંખ્યાઓમાં જહાજોના ઉત્પાદન માટે એક જ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ વસ્તુ તમને ક્યાંય જોવા નહી મળે આ બધા જહાજો સફળ થઈ ગયા હોત તો કોઈ ચિંતા ન હોત પરંતુ તમે શોધો કે નિષ્ફળતા એ ખગોળશાસ્ત્રીય તરીકે હતી અહિયાં શરમાવા જેવું છે કેમકેસમગ્ર વૈજ્ઞાનિકોના સમુદાય આં વસ્તુથી અજાણ હતાકે આવી નિષ્ફળતા શા માટે થઈ તમે નિષ્ફળતામાં જુઓ તો 5000 જહાજોમાંથી હજારો જેવા જહાજો એ નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો હતો તેમાંથી કેટલાક જહાજ બે ભાગમાં તૂટી ગયા કલ્પના કરો કે એક જહાજ 2 ભાગ માં તૂટી જાય છે તો તે નરમ સામગ્રીથી બનેલું છે એટલે જ તે અચાનક 2 ભાગમાં તૂટી ગયું છે આ તેનો સૌથી ખતરનાક ભાગ છે 1942 અને 46 ની વચ્ચે હજારો લોકો આનો ભોગ બન્યા હતા ત્યાં નીચા તાપમાનને કારણે તેઓ તે સમયે ઓળખવા માટે સક્ષમ હતા 1942 થી 52 ની વચ્ચે કેટલીક પદ્ધતિઓમાં પણ સુધારો કર્યો હતો આ સમય એ 200 જેટલા ગંભીર ફ્રેક્ચરના ભોગ બન્યા હતા તમારે ચોક્કસપણે એમાં જોવું પડશે કે એમાં શું થયું છે તે શોધવું પડશે આનું પરિણામ એ હતું કે વેલ્ડેડ જહાજોનું નિષ્ફળતા દર એ ઉત્તર એટલાન્ટિકમાં આવેલા આંકડાકીય રીતે ખગોળશાસ્ત્રીય પ્રકારનું હતું જ્યારે શાબ્દિક રીતે જોઈએ તો દક્ષિણ પેસિફિકના ગરમ પાણીમાં એ અસ્તિત્વમાં આવતું નથી આમાં સમજાઈ ગયુ કે આ નીચા તાપમાન સાથે જ કરવું પડે એમ છે નીચું તાપમાન તો એક પ્રકારનું કારણ બન્યું છે તમારી પાસે વેલ્ડેડ જહાજો પણ છે પહેલાના જહાજો રિવેટેડ પ્રકારના સાંધાઓથી બનેલા હતાજ્યારે તેઓ રિવેટેડ સાંધામાંથી વેલ્ડીંગ તરફ જતા હતા ત્યારે તેમાં એક અવલોકન કર્યું કે એમાં એ સમયે વજનમાં ઘટાડો થયો હતો જહાજની બનાવટમાં ખૂબ જ ઝડપી વિકાસ થયો હતો એવું કહેવામાં આવ્યું છે કે એ લોકો એક જહાજ એક અઠવાડિયામાં બનાવી શકે છે આ રીતે જહાજો યુધ્ધ માટે હાંસલ કર્યા હતા કેમકે યુદ્ધ માટે સમય ટૂંકો અને કાફલા ની વધુ ને વધુ જરૂરીયાત હતી પરંતુ એનું પરિણામ એ હતું કે ત્યાં ઘણીબધી નિષ્ફળતા હતી જેને જોવાની જરૂર છે અને તેનું કારણ શોધવાની અને સમજવાની જરૂર છે આ પણ ઉલ્લેખ થયો છે કે કેટલાક જહાજો ઉત્તર એટલાન્ટિકમાં અદૃશ્ય થઈ ગયા હતા એ વાતની કોઈને બરાબર ખબર ન હતી ઇજનેરી સમુદાય પણ અજ્ઞાન હતા કે નીચુ તાપમાન એ સ્ટીલના બરડ ફ્રેક્ચરનું કારણ બની શકે છે નૌકાદળોએ આ વિગતોમાં વધારે ઊંડાણમાં જવા માટે આ નિષ્ફળતાનું કારણ શું હતું તેને શોધવા માટે અને ભલામણો સાથે બહાર નીકળવા માટે એક સમિતિ અથવા એક બોર્ડ બનાવ્યું હતું અહિયાં આપણી પાસે તે અહેવાલનો પ્રવેશ છેજે યોજના લિબર્ટી જહાજો ના પ્રોગ્રામ માટેનું છે અને હું આની પ્રસ્તાવના વાંચીશ જેનાથી વધારે જ્ઞાન મળશે હું ફક્ત તેમાંથી વાંચીશ આ રીતે પ્રસ્તાવના શરૂ થાય છે જેમાં યુદ્ધની શરૂઆતમાં જ વેલ્ડેડ વેપારીઓ જહાજોના ફ્રેકચરમાં મુશ્કેલીઓનો અનુભવ થયો હતો જેને સમજાવી શકાતું નથી ફ્રેકચરના ઘણા કિસ્સાઓમાં વિસ્ફોટકએ આકસ્મિકતાની સાથે પ્રગટ થાય છે અને બરડતાની ગુણવત્તા ને પ્રદર્શિત કરે છે જે સામાન્ય રીતે જહાજ સ્ટીલનું બનેલું છે સામાન્ય રીતે નરમ સામગ્રીનું બનેલું નથી તેની એક સમિતિ બનાવી હતી સમિતિ એ શું કરવું જોઈએ એનો આદેશ આપવામાં આવ્યો હતો એ વસ્તુ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમે જાણો છો એ રીતે લોકો તેને કેવી રીતે જોયા છે એ જોવાનું ખુબ જ સરસ છે જ્યારે એ નિષ્ફળ થાય ત્યારે એના માટેના બે રસ્તાઓ હોય છે તમે ફક્ત વૈજ્ઞાનિકોની નિંદા જ કરો છો કે તેઓ આટલા નકામા કેમ છે આપણે તેમને જે પણ ફંડ આપીએ છીએ તે સીધું નીચે જાય છે તોપણ આપણે તેમની નિંદા કરીએ છીએ આપણે આપણા જીવનમાં શું કર્યું છે આ એક પકાર નો અભિગમ છે જે આપણને ભારતમાં જોવા મળે છે કેમકે જ્યારે તમે જીએલએસવીના નિષ્ફળતાને જોઈ છે ત્યારે લોકો ફક્ત હસવાનું કામ કરે છે તેમાં લોકો જોતા નથી કે જ્યારે પણ તમે આધુનિક તકનીકની સાથે કામ કરો છો ત્યારે ઘણીબધી વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરો છો અહિયાં લોકોએ સહાનુભૂતિ દર્શાવવી પડે છે અને ડેટાનું વિશ્લેષણ કરવાની યોગ્ય રીત દેખાડવી પડે છે કે કેવી રીતે સમસ્યાઓમાંથી બહાર આવે છે વિચારો કે 5000 જહાજોમાંથી 1000 જહાજો તૂટી ગયા છે તેમાં ગંભીર ફ્રેક્ચર થયું હતું અને તેમાંથી કેટલાક 2 ભાગમાં તૂટી ગયા હતા આ વસ્તુથી ખરેખર એન્જિનિયરિંગ સમુદાય પર એક પ્રકારનો ડાઘ લાગ્યો છે જે લોકો એ તેને ડિઝાઇન કર્યું હતું પરંતુ આપણે અહિયાં પ્રશંસા કરવી પડે તે એ છે કે ફ્રેક્ચરનું ખૂબ જ વ્યવસ્થિત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું આપણે તેમાના કેટલાક આલેખઓ પણ જોઈશું એમાં કેટલાક ઉપયોગી એવા ડેટાને ભેગા કરવામાં આવ્યા હતા ખરેખર તે એક નૌકાદળ સંશોધન બોર્ડ જ છે જેને શરૂઆતમાં ફ્રેક્ચર મિકેનિક્સના સંશોધન માટેનો ભંડોળ પૂરો પાડ્યો હતો તમે જોઈ શકો છો કે આવા અભ્યાસમાંથી ફ્રેક્ચર મિકેનિક્સની વૃદ્ધિ થઈ છે બોર્ડને તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો હું એ આદેશ અહિયાં વાંચીશ બોર્ડને સચિવોનો નિર્દેશ મળ્યો હતો આદેશ મુજબ વાંચીએ જે નીચે મુજબ છે આ બાબતની સંપૂર્ણ રીતે તપાસ કરો તેને સબમિટ કરો અને તેની તપાસના નિષ્કર્ષ ઉપર હકીકતો સામે આવશે તેના દ્વારા સ્થાપિત કરશે એમાં હું એમ કહીશ કે તે ખરેખર એક વૈજ્ઞાનિક અભિગમ જ છે જ્યારે પણ તમે નિષ્ફળતાનો સામનો કરો છોતેની તપાસનું કારણ શું છે તે પણ શોધો છો એ પછી ફરીથી તેનું પુનરાવર્તન ન કરો નિષ્ફળતાની મજાક ઉડાવો કેમકે નિષ્ફળતાએ હંમેશા નવા વિચારોની શોધ માટેની પદ્ધતિ રહી છે નિષ્ફળતા વગર કંઈ જ નવું થયું નથી જો તમે આ પુલની ડિઝાઇન પર નજર નાખશો તો ત્યાં લોકોએ સસ્પેન્શન પુલ બનાવ્યો હતો કામગીરીના થોડા મહિના પછી તરત તે હિંસક રીતે જુલવા લાગ્યું હતું અને આખો પુલ તૂટી ગયો પછી લોકોને સમજાણું કે પડઘો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે અહિયાં મુખ્ય વસ્તુ એ છે કે જ્યારે તમે નિષ્ફળતાનો સામનો કરો છો ત્યારે તેનું વ્યવસ્થિત રીતે એનું વિશ્લેષણ કરો આ ખૂબ જ સરસ વૈજ્ઞાનિક પ્રકારનું વિશ્લેષણ હતું આનું સૂત્ર એક જ છે જો આવા વેપારીઓ જહાજોના નિર્માણમાં તેમની ડિઝાઇનમાં અથવા જે પદ્ધતિઓ અનુસરવાની છે એમાં ખામીઓને કાઢે છે બોર્ડના મત મુજબ તે દરિયાની યોગ્યતા પર પ્રતિકૂળ અસર કરે છે બોર્ડ તેની ભલામણોને પણ સબમિટ કરશે કે આવી ખામીઓને સુધારવા માટે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ આ ખૂબ જ સ્પષ્ટ વસ્તુ છે જે લોકોને સમજાઈ ગયું છે કે ડિઝાઇન એક પ્રકારનું પાસું છે બાંધકામ એ બીજું પાસું છે અને બાંધકામની પદ્ધતિઓ કેટલી સારી રીતે લાગુ કરવામાં આવે છે એના પર આધાર રાખે છે કેમ કે જ્યારે પણ તમે વેલ્ડીંગ કરો છો તમે જાણો છો એ રીતે કે વેલ્ડીંગ એક પ્રકારની મુશ્કેલ ઉત્પાદન પ્રક્રિયા છે તમે પાછા આના વિશે વાત કરી રહ્યા છો તે દિવસોમાં લોકો વેલ્ડેડ ખામીઓને સંપૂર્ણપણે સમજી શકતા ન હતા બોર્ડ તેના અભીગમમાં ખૂબ જ વૈજ્ઞાનિક કારણ આપ્યું હતું ખુલ્લા મનથી અને કાળજીપૂર્વક ખુબ જ વિશાળ માહિતીઓ ભેગી કરી હતી અને તેનું ખુબ જ સરસ વર્ણન આપ્યું હતું આમ જુઓ તો આખું વિશ્લેષણ T 2 ટાંકી સ્કેનેક્ટેડી ના ગરમ પાણીમાં અથવા તો ઠંડા પાણીમાં બે ભાગમાં તૂટી પડયુ ત્યારથી થયું હતું મારે ગરમ પાણી એમ ન કહેવું જોઈએ સ્વાન ટાપુના ઠંડા પાણીમાં આ ટાંકી હતી આ જહાજો બે ભાગમાં તૂટી ગયા હતા તમે અહીંયા ફ્રેક્ચરને જુઓ છો આ આંકડો લિબર્ટી જહાજની યોજના માટેનો છે એ સમયે પાણીનું તાપમાન લગભગ 4 5 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું ત્યારબાદ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી હતી આ એક તુતક દ્વારા ફ્રેક્ચરને દર્શાવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે સમગ્ર તુતકમાં કેવી રીતે ફ્રેક્ચર થયું છે આ ખૂબ જ ગંભીર બાબત છે હવે અહિયાં જે શોધો છો તે એવું કંઇક છે જેમાં આફતો પર હકીકતમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે તે સામાન્ય રીતે નરમ સ્ટીલની ચોક્કસ પરિસ્થિતઓ બરડ બની શકે છે જો તમે ખરેખર ધાતુશાસ્ત્રીઓ પાસે જાવ છો તો તમે જાણોશો કે આ નરમ થી બરડ ના સંક્રમણ તરીકે ઓળખાય છે આપણે તેના પર એક નજર કરીશું સામગ્રી એ હંમેશા નરમ હોય એવું કંઈ જ નથી હોતું ચોક્કસ તાપમાનની ઉપર તે નરમ રીતે વર્તે છે અમુક તાપમાનથી નીચે તે બરડ બની શકે છે આવું સમજાણું છે આ નરમ થી બરડ સંક્રમણમાં શું જુઓ છો આમાં એવું કહેવામાં આવે છે કે ફ્રેક્ચરની કઠિનતા જેને આ અભ્યાસક્રમમાં શીખશોતેને નાના તાપમાનના શ્રેણીમાં ફેરીટીક સ્ટીલ્સ માટે અલગ અલગ રીતે મળે છે એવું જાણવા મળ્યું છે નીચા તાપમાને સ્ટીલ બરડ બની જાય છે અને વિભાજન દ્વારા તે નિષ્ફળ જાય છે ઊંચા તાપમાને તે નરમ બની જાય છે માઇક્રોવોઇડ સંકલન અથવા પ્લાસ્ટિકના પતન દ્વારા નિષ્ફળ જાય છે તમારી પાસે આ પ્રકારની રીતે છે જેનું સારું ચિત્ર બનાવી શકો છો તમે ફ્રેક્ચરની કઠિનતાના વિરુદ્ધ તાપમાનને ગોઠવી શકો છો અને તેનો આલેખ એના જેવો જ હોય છે આ ક્ષેત્રમાં સામગ્રીએ 100 ટકા નરમ તરીકે હોય છે આ તાપમાન એટલે એનડીટી તરીકે લેબલ કરવામાં આવે છે તેનાથી નીચે છે વિસ્તરણમાં શૂન્ય નરમાઇ સંક્રમણ તાપમાન છે તમે જોશો કે નરમ થી બરડ સુધી એક સંક્રમણ ક્ષેત્ર બનેલું છે જે પહેલેથી જ શોધી કાઢ્યું છે તે એક અધોગતિની પદ્ધતિઓ છે ખાસ કરીને પરમાણું શક્તિ પ્લાન્ટ્સનો એમાં સમાવેશ થાય છે લોકોએ સમજવું પડશે કે પરમાણુ શક્તિ પ્લાન્ટની સલામતી કેવી રીતે કરવી જોઈએ તેમાં જે શોધી કાઢ્યું હતું એમાં માળખુ એ રેડિયેશનના સંપર્કમાં આવે છે ત્યારે શૂન્ય નરમાઇ તાપમાનમાં ખુબ જ ફેરફાર થાય છે અને લોકો તેને રેડિયેશન શિફ્ટ તરીકે ઓળખે છે અહીંયા જે શોધવામાં આવે છે તેનો આખો આલેખ જમણી બાજુ જાય છે આને રેડિયેશન શિફ્ટ કહેવામાં આવે છે તમે જોશો કે શૂન્ય નરમાઇ સંક્રમણ તાપમાન એ વધ્યું છે આનો અર્થ એવો થાય છે કે સમયના સમયગાળા દરમિયાન રેડિયેશનના સંપર્કમાં આવવાને કારણે પરમાણુ ઉર્જાની સ્થાપના બગડી જાય છે આ પાસાને ડિઝાઇનના તબક્કામાં જ ધ્યાનમાં લેવાની જરૂર છે તે મહત્વનું પણ છે લિબર્ટી જહાજના નિષ્ફળતા એ તમને ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓને બતાવી છે કે નરમ થી બરડમાં પરિવર્તન ખ્યાલ આપે છે એમાં તાપમાન છે સંક્રમણ તાપમાન છે અને સંબંધિત મુદ્દાઓમાં રેડિયેશન એક પ્રકારનું અસ્પષ્ટતાને રજૂ કરે છે તેઓ શું કરે છે તેઓ પરીક્ષણના નમુનાને રિએક્ટરમાં રાખે છે અને સમય આવતા તેને બહાર કાઢે છે અને તેની નરમાઇ પરીક્ષણ કરે છે એના કારણે તમે રોબોટ્સનો ઉપયોગ કરો છો અને એ બધું તમારી પાસે છે એટલે જ તે બધા પરમાણુ તરીકે છે તમે રેડિયેશનના સંપર્કમાં છો ખરેખર રોબોટિક તકનીકનો વિકાસ થયો છે જ્યારે તેઓને પરમાણુના સ્થાપના સંબંધિત વસ્તુઓને શરૂ કરવાની હોય છે તેઓએ સમય જતા સામગ્રી ને બહાર કાઢવું પડે છે પરીક્ષણના નમુનાને રિએક્ટરની અંદર રાખવામાં આવે છે સમય સાથે તેને બહાર કાઢવામાં આવે છે અને કોઈપણ માણસના હસ્તક્ષેપ વગર આ પરીક્ષણને સંપૂર્ણ રીતે કરવામાં આવે છે તેને રોબોટિકના હથીયારો અને સાધનો વગેરે દ્વારા કરવાનું હોય છે આ રીતે તેમાંથી કોઈપણ સ્થાપનાનું પરીક્ષણ કરવું પડશે તમે લિબર્ટી જહાજના નિષ્ફળતામાંથી જે મેળવો છો તે એક નરમ સામગ્રી છે જે બરડ બની શકે છે તેમાં મહત્વપૂર્ણ શિખવાનું એ છે કે તમે એમાંથી શું મેળવ્યું છે તે બધું આ જહાજની નિષ્ફળતા થી શરૂ થયું છેઆ યાર્ડની અંદર ડોક કરવામાં આવ્યું આ પણ મહત્વપૂર્ણ છે આ નિષ્ફળતા એ ભારે સમુદ્રમાં થઈ છે એવું પણ નથી ભારે સમુદ્રમાં લોકોએ આને ખૂબ જ ભારે ભાર તરીકે ગણાવ્યું છે જે ઊંચા મોજાને કારણે ઉપર આવી જાય છે અથવા તો એમ કહેવાય કે બોમ્બ જહાજ પર મુકવામાં આવ્યો છે આવી ઘણીબધી સમજૂતીઓ આપી શકો છો પરંતુ તમે યાર્ડમાં રાખેલ જહાજ તૂટી જાય એવી અપેક્ષા રાખતા નથી તે ચેતવે છે તે માળખાની ડિઝાઇન અને પર્યાવરણ એ એકબીજા સાથે સંબંધિત છે જો તમે ખરેખર જોવો તો 20મી સદીના પ્રથમ અર્ધમાં ઉચ્ચ ગ્રેડના સ્ટીલ જહાજ માટે નરમ થી બરડ નિષ્ફળ સંક્રમણ એ માત્ર 10 ડિગ્રી સેન્ટિગ્રેડ માટે થયું હતું તે ખૂબ વધારે જ કહેવાય છે કેમકે સંચાલન તાપમાન એ આનાથી ઘણું ઓછું હોય છે આના પહેલા ક્યારેય આવા પ્રકારનું સંપર્કમાં આવ્યું ન હતું જો તે સમયે ફક્ત રિવેટવાળા જહાજોની સાથે જ અટક્યા હોત તો તેમાં તિરાડ થઈ ગઈ હોત અને તેઓ બીજા રિવેટ છિદ્રમાં જ અટકી ગયા હોત વેલ્ડેડ જહાજમાં શું થાય છે એમાં કંઈ જ ન હોતું તિરાડ એ સંપૂર્ણ જહાજમાંથી પસાર થઈ ગઈ હતી અને એમાં ફ્રેક્ચર થયું હતું તોપણ તેઓ સાવધાન ન થયા તાપમાનમાંનું સંક્રમણ એ મુખ્ય કારણ બન્યું છે તેની સાથે સંકળાયેલ ડેટા પણ નિષ્ફળ ગયા છે મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે એ રીતે એનડીટી ની નીચે જોશો કે જહાજ કાચની જેમ તૂટી ગયું છે એટલે કે ચેતાવણી આપ્યા વગર અચાનક જ જહાજ બે ભાગમાં તૂટી જાય છે તે ખૂબ જ જોખમી પ્રકારનું છે તમારી પાસે એ સમયે ભાંગી શકવાનું પણ નથી હોતું હકીકતમાં આવા પ્રકારની નિષ્ફળતાઓ થઈ છે તેનું નોંધ અને વિશ્લેષણ કરવામાં આવ્યુ છે હવે લોકોએ કરેલા બધા નિષ્ફળતાના વિશ્લેષણને જોવાનું છે આવા કેટલાય આલેખ ઉપલબ્ધ છે અહિયાં જે શોધ્યું છે તે જહાજની ડિઝાઇન કરવા માટેનું છે શરૂઆતના વર્ષોમાં ઘણીબધી નિષ્ફળતાઓ મળી છે આ કંઈક અનિચ્છનીય પ્રકારનું છે જે 42 થી 52 ના સમયગાળા માટેનું છે હવે તમારી પાસે આલેખનો બીજો સમૂહ પણ છે જે સમુદ્રની સ્થિતિ દર્શાવે છે મને એવું લાગે છે કે આની નકલ કરવાની જરૂર છે કેમ કે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે આ ભારે સમુદ્રમાં લગભગ 154 નિષ્ફળ ગગયું હતું મધ્ય દરિયાઈ સ્થિતિમાં તે લગભગ 20 જેટલી છે જ્યારે સમુદ્ર શાંત હોય છે ત્યારે લગભગ 23 જેટલી છે આ રીતે વૈજ્ઞાનિકોને ચેતવણી આપવામાં આવી હતી ગંભીર રીતે જોઈએ તો નિષ્ફળતાનું કારણ શું હોય છે કારણ જોવા મળે તો આ પ્રકારની પરિસ્થિતિમાં તાપમાન સમુદ્રના ભારે તાપમાન કરતાં 8 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં ઓછું હોય છે આ બધું ગંભીર રીતે જોવામાં આવ્યું છે કે નિષ્ફળતાનું કારણ શું છે તેને ડેટામાંથી અલગ કરી શકો છો અને પછી શોધી શકો છોકે તે શાંત સમુદ્રની સ્થિતિમાં હોય છે ત્યારે પણ નિષ્ફળ થઈ શકે છે આવું થયું પણ છે છેલ્લે જોઈએ તોડિઝાઇન ખૂબ જ ખરાબ હતી એવું અનુભવવાની જરૂર નથી હજુ પણ તમારી પાસે સરસ લિબર્ટી જહાજ ઉપલબ્ધ છે બનાવેલા ઘણા જહાજોમાંથી બે હજુ પણ બાકી છે હવે એવું લાગે છે કે તમે આમાં આનંદથી મુસાફરી માટે જઈ શકો છો નોસ્ટાલ્જિક યાદો અને જે નોંધ કરી છે તેને યાદ કરે છે 1941 અને 45 ની વચ્ચે બાંધવામાં આવેલા 2751 જહાજોમાંથી ફક્ત બે જ તરતા રહ્યા છે આ બધા જહાજોનું નામ યુદ્ધમાં લડેલા સૈનિકોના નામ પરથી જ છે એસએસ જ્હોન ડબલ્યુ બ્રાઉન અને જેરેમિયા આવા પ્રકારથી નામ આપેલા છે તમારી પાસે આ જહાજો માની ખાસ ક્રુઝ પણ છે જો તમે ખરેખર આધુનિક વિકાસ પર નજર નાખો તો તમે 20મી સદીના મધ્યમાં સ્ટીલ્સ જહાજનું એનડીટી એ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું હતું હવે તે માઈનસ 4 5 ડિગ્રી સેન્ટીગ્રેડ થી નીચે લાવવામાં આવ્યું છે આ પણ તેનું એક પાસું છે તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ નિષ્ફળતા હોય ત્યારે સામગ્રીમાં સુધારો કરવો પડે છે લોકોએ સામગ્રીનો અભ્યાસ કર્યો છે અને તેઓ આ શૂન્ય નરમાઇ સંક્રમણ તાપમાનને નીચે લાવવામાં સફળ થયા છે નવા સ્ટીલ જેવું છે બીજો સુધારો એ છે કે તમે તમારી ડિઝાઇનના ભાગ રૂપે પહેલેથી થયેલી તિરાડ ના પકડનારને લાવો છો આ તિરાડમાં પકડનારનું કામ શું છે તેઓ તિરાડના સરળ પ્રચારને અટકાવે છે આ રીતે તમારે ફ્રેકચરને નિયંત્રિત કરવું પડે છે તમારે તમારી ડિઝાઈનને બનાવવાની અને બચાવની ખુબ જ સારી રીત શોધવી પડશે જ્યારે તિરાડ હોય છે ત્યારે તમે તેને સરળતાથી પ્રચાર કરવાની મંજૂરી આપતા નથી આપણે આ વર્ગમાં નબળાઈની પરીક્ષણ થી શરૂ કર્યું હતું એમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તમે એમાં ફક્ત નમુનાની નિષ્ફળતા થવા માટેના ચક્રની સંખ્યાને શોધો છો જ્યારે તમે પરીક્ષણ કરો છો ત્યારે તિરાડ કેવી રીતે ફેલાય છે તેની તમે કોઈપણ નોંધ લેતા નથી પછી આપણે અદભુત નિષ્ફળતા શું છે એના વિશે જોયું એમાં ચાર પ્રકારની અદભુત નિષ્ફળતા છે આપણે એમાંથી બે વિશે જોયું છે એક તો બોસ્ટન ગોળના રસની નિષ્ફળતા બીજી એક લિબર્ટી જહાજની નિષ્ફળતા મેં એમાં એમ પણ ધ્યાન દોર્યું હતું કે લોકો નિષ્ફળતા થી વિચલિત ન થયા તેઓએ આમાંથી સીખીને આગળના ભવિષ્યની ડિઝાઇનમાં સુધારા વધારા માટેના સંબંધિત ડેટાને બહાર કાઢવા માટે નિષ્ફળતાનું વ્યવસ્થિત રીતે વિશ્લેષણ કર્યું હતું